તેથી આ કોન્સટન્ટ કરીશ અને તે ઇન્ટેગ્રલ તે કેવા પ્રકારનું ઇન્ટેગ્રલ હોવું જોઈએ 1D 2D3D વિદ્યાર્થી 2D 2D ઇન્ટેગ્રલ તો આ S પર ઇન્ટેગ્રલ બનશે તે કયા પ્રકારનો S હોવો જોઈએ મારી સિંગયુંલારીટી ક્યાં છે વિદ્યાર્થી ઓરિજિન ઓરિજિન તેથી મારે તેનો યોગ્ય સમાવેશ કરવો જોઈએ તેથી તે કરવાની સૌથી સરળ સિમેટ્રિક રીત એ છે કે રેડિયસ નું સર્કલ એપ્સીલોન કરો તેથી હું આ સરફેસ ને S અનંત કહીશ માફ કરશો S અનંત નહીં તે જ હું બરાબર કરવા જઈ રહ્યો છું તેથી આ ઇન્ટિગ્રલ્સનું મૂલ્યાંકન કરવા માટે થોડી કાળજી લેવી જરૂરી છે તેથી અહીં ફર્સ્ટ ટર્મ જ્યારે તે ઇન્ટીગ્રેટ થાય ત્યારે હું તેને ટર્મ a કહીશ સેકંડ ટર્મને હું ટર્મ b કહીશ અને ત્રીજી ટર્મને અહીં હું ટર્મ c કહીશ તેથી અમે વ્યક્તિગત રીતે b c પર જઈશું અને b મેળવવા માટે બજેટિંગ કરીશું જે તે અભિગમ છે જે આપણે ઠીક કરવા જઈ રહ્યા છીએ તો ચાલો a માટે ફર્સ્ટ શબ્દ જોઈએ તેથી તે ચાલે છે તે કહે છે કે હવે હું ફક્ત એક ઇન્ટેગ્રલ સિમ્બોલ લખીશ તે ફક્ત સુસંગત રહેશે આપણે લખીશું પોલાર કોઓર્ડિનેટ્સ માં શું છે વિદ્યાર્થી r d r તેથી આ બરાબર છે શું ત્યાં કોઈ ડીપેનડેન્સ છે તેથી તે ઇન્ટેગ્રલ ઉપર આપણે તરત જ તરીકે લખી શકીએ છીએ તેથી હું આને આ રીતે લખીશ અને તે જ છે જે મારે બરાબર મૂલ્યાંકન કરવું છે અને આ છે તેથી તે ઠીક કરવાની એક રીત હોઈ શકે છે પરંતુ મુશ્કેલી એ છે કે હું હજી પણ મારી સાથે બેસી રહ્યો છું તે કરવાની સેકંડ રીત એ હોઈ શકે કે જો હું આ શબ્દને અહીં જોઉં તો શું હું અરજી કરી શકું છું શું હું સૌ ફર્સ્ટ વિચારી શકું છું કે શું હું આને વેક્ટરના ડાયવરજન્ટ તરીકે લખી શકું આ વેક્ટર કેલ્ક્યુલસના રુલ ોમાંથી અનુસરે છે જેને આ તરીકે લખી શકાય છે તમે ફક્ત ઓપરેટરો લખી શકો છો કે ડોટ પ્રોડક્ટ બરાબર આ મળશે તો હવે હું શું કરું છું તો જ્યારે હું વેક્ટર કેલ્ક્યુલસ ના કયા પ્રમેયનો ઇન્ટેગ્રલ ભાગ કરું છું ત્યારે ધ્યાનમાં આવે છે તે બંધ વોલ્યુમ હેઠળ અથવા 2D બંધ સરફેસ માં એક ડાયવરજન્ટ છે તો કયો પ્રમેય ડાયવર્જન્સ પ્રમેય તેથી ડાયવર્જન્સ પ્રમેય આ ડેલ ડોટ કંઈકને આઉટવોર્ડ ફલક્સમાં રૂપાંતરિત કરશે તેથી આ કયા વેક્ટરનો આઉટવોર્ડ ફલક્સ બની જશે તેથી એક રુટ તે હતું જેનો આપણે અહીં પ્રયાસ કરી રહ્યા છીએ તેને વિભાજીત કરી રહ્યા છીએ બીજું ઓરિજિન આ રુટ છે આ રુટ થોડું વધુ સાહજિક લાગે છે કારણ કે મેં તે ઇન્ટેગ્રલ ને સીધું જ ઘટાડ્યું છે અહીં શું છે વિદ્યાર્થી r cap બરાબર તેથી ઉદાહરણ તરીકે હંમેશા સહેલાઈથી બહારની તરફ નિર્દેશ કરે છે જેથી તે મારા સમાન છે પોલાર કોઓર્ડિનેટ્સની વ્યાખ્યા શું છે પોલાર કોઓર્ડિનેટ્સ માં આ એટલું મુશ્કેલ નથી ફર્સ્ટ શબ્દ સરળ છે વિદ્યાર્થી Dou G દ્વારા સાથે અને વિદ્યાર્થી 1 by r 1 by r વિદ્યાર્થી બરાબર સાથે તો તમે જાણો છો શું સંબંધ છે વિદ્યાર્થી પરપેન્ડિકયુલર પરપેન્ડિકયુલર અને એકબીજાના પરપેન્ડિકયુલર તેથી આ ઇન્ટેગ્રલ માંથી માત્ર એક જ ટર્મ ટકી રહ્યું છે અને તે બનશે વિદ્યાર્થી Del G by del r તો આ ઇન્ટેગ્રલ બનવા જઈ રહ્યો છે અને અહીં આપણી પાસે બીજું શું છે જે તેના વિશે છે તે બની જશે હવે હું પસંદ કરવા જઈ રહ્યો છું જેમ કે ખૂબ જ નાનું છે તે ફક્ત સિંગયુંલારીટી ને સમાવવા માટે પૂરતું છે તેથી હું ખૂબ જ નાનો રાખવા જઈ રહ્યો છું તેથી અહીં એક અન્ય અંદાજ છે જે હું તમને કહીશ કે હું તેનો ઉપયોગ કરીશ તો સાચું તે કાર્ય છે જે મારી પાસે છે જ્યારે x ખૂબ જ નાનો હોય ત્યારે આના માટે એક એસિમ્પ્ટોટિક સ્વરૂપ અસ્તિત્વમાં છે અને તે એ હકીકત પર આધારિત છે કે આશરે 1 છે જ્યારે x 1 અને કરતા ઘણો ઓછો છે આશરે છે ફરીથી આ માત્ર માહિતી છે જે હું તમને આપી રહ્યો છું આની સાથે વિવિધ ગાણિતિક હાથ પુસ્તકોમાં વિશિષ્ટ કાર્યોના એસિમ્પ્ટોટિક સ્વરૂપોમાં ખૂબ જ સારી રીતે દસ્તાવેજીકૃત થયેલ છે તો હું આગળ શું કરું હું આ ફોર્મનો ઉપયોગ ત્યારે કરીશ જ્યારે તમે જોઈ શકશો કે સેકંડ આ તમે જોઈ શકો છો કે તેની પાસે આકારની યોગ્ય એકવચનતા છે કારણ કે x 0 તરફ વળે છે x ના લોગનું શું થાય છે તે માઈનસ અનંત સુધી જાય છે અને જો એમ હોય તો તે સિંગયુંલારીટી ને સારી રીતે કેપ્ચર કરી રહ્યું છે અને મર્યાદિત જથ્થા તરીકે 1 બરાબર તેથી આ બે શબ્દોમાંથી જે ટકી રહ્યું છે ચાલો તેને અહીં લખીએ તેથી મારે તે જ કરવાનું છે તેથી તે શું છે મારે કરવાનું છે મેં હમણાં જ G નું સ્વરૂપ લીધું છે તો ફર્સ્ટ ટર્મ સેકંડ ટર્મ જતી રહે છે મને શું મળશે ઓહ તમે સાચા છો હા ત્યાં હોવું જોઈએ તે અહીં યોગ્ય હોવું જોઈએ કારણ કે મેં જે રીતે વ્યાખ્યાયિત કરી છે તે યોગ્ય છે તે યોગ્ય છે તેથી ફર્સ્ટ ટર્મ જતું રહે છે જ્યારે હું સેકંડ ટર્મ લઈશ ત્યારે મને શું આપશે r ના સંદર્ભમાં શું ડેરિવેટિવ છે તેથી હું પર ઇન્ટીગ્રેટ કરવા જઈ રહ્યો છું આ ઇન્ટિગ્રલ પર શું થશે હું હવે આ ઇન્ટિગ્રલ માત્ર સરફેસ પર જ જમણી બાજુએ કરી રહ્યો છું આ સરફેસ પર r ની કિંમત રેખા પર સતત જમણી બાજુએ છે તો આ ઇન્ટેગ્રલ શું મૂલ્યાંકન કરશે ઇન્ટિગ્રલ ફક્ત મને આપશે r અને r બરાબર છે તેથી અમે ફક્ત આને r એ બરાબર પર મૂલ્યાંકન તરીકે લખીશું મારી પાસે જે k k બાકી છે તે જાય છે r જાય છે r નાનો છે પણ મર્યાદિત છે તેથી હું અંશ અને છેદ માં r ને રદ કરી શકું છું તેથી મારી પાસે શું બાકી છે વિદ્યાર્થી તે સ્પષ્ટ છે તેથી યાદ રાખો કે મારો મતલબ છે કે તેઓ આના અર્થનું મૂલ્યાંકન અહીં સર્કલ બાઉન્ડરી સાથેના તમામ પોઇન્ટ્સ પર કરવામાં આવે છે ત્યાં કોઈ વેરિયેશન નથી તેથી આ ઇન્ટેગ્રલ ઓવર ફક્ત બરાબર બની જાય છે r બદલાતો નથી જો r બદલાતો હોત તો તે અલગ વાત હોત કે r અહીં કોન્સટન્ટ છે તેથી તે d થીટા પર ઇન્ટેગ્રલ જેવું છે તેથી મને મળે છે તેથી ટર્મ a મૂલ્યાંકન કરે છે પછી આપણે ટર્મ b પર આવીએ છીએ હવે શબ્દ b એ છે જ્યાં આપણે આ અંદાજનો ઉપયોગ કરી શકીએ છીએ વિદ્યાર્થી સર ત્યાં a છે વિદ્યાર્થી b પણ સાચું ત્યાં એક b હશે હા તમે સાચા છો હા G પાસે દરેક જગ્યાએ b છે જે સાચું છે તેથી b અહીં આવશે હા એકદમ સારું તેથી અહીં એક b છે અને અહીં b છે હા ખૂબ જ સારી તો ચાલો આપણે b ટર્મ પર આવીએ તેથી મારી પાસે એક છે અને ફરીથી હું તેને બરાબર લખી શકું છું વિદ્યાર્થી સર વિદ્યાર્થી ના તે મને આપવા માટે અહીં ઇન્ટેગ્રલ છે વિદ્યાર્થી આ અમે મૂલ્યાંકન કરવાનું શરૂ કર્યું તેથી અહીં કોઈ વધારાનો નથી 2 ઓવર ને ધ્યાનમાં લેવામાં આવે છે તો ફરીથી હું શું કરું મારી પાસે G માટે એક ખાસ ફોર્મ છે હું ફક્ત તે બદલીશ તો ઇન્ટેગ્રલ r અને આ વખતે મારે b ને ભૂલવું ન જોઈએ અને હા તે મારો G છે આ છે અને આ અહીં છે ના અમે ઉપયોગ કર્યો ન હતો અમે આ અભિગમને અનુસર્યો નથી વિદ્યાર્થી અમે અમે આ અભિગમને અનુસર્યો જ્યાં અમે તેને કન્વર્ટ કરવા માટે ડાયવરજન્ટ પ્રમેયનો ઉપયોગ કરીએ છીએ તેથી તે તે છે જેનો તમે ઉલ્લેખ કરી રહ્યા છો હા અમે તે અભિગમનો અહીં ઉપયોગ કર્યો નથી અમે તે અભિગમનો ઉપયોગ આ શબ્દ માટે કર્યો છે તો આ એ અભિગમ છે જેનો આપણે અહીં ઉપયોગ કર્યો છે તો ચાલો તેને અહીં લખીએ હવે જ્યારે હું આ અભિવ્યક્તિને જોઉં છું ત્યારે ચાલો આપણે ફક્ત બહારના બધા કોન્સટન્ટ ભેગા કરીએ તેથી હું બહાર લઈ શકું છું અને પછી આખરે મારી પાસે નો ઇન્ટેગ્રલ અંગ છે અને પછી મારી પાસે એક ઇન્ટેગ્રલ છે તેથી 0 થી અને પછી મારી પાસે એક ટર્મ છે જે તે બે ટર્મ ને યોગ્ય છે હવે વાસ્તવમાં તમામ ગણિત કર્યા વિના તમે જોઈ શકો છો કે અહીં ફર્સ્ટ ટર્મનું શું થશે ઇન્ટિગ્રલ મને મૂલ્યાંકન અને 0 આપશે અને હું 0 ની મર્યાદાને અંતે યોગ્ય લઈશ તેથી આપણે 0 ની મર્યાદા લઈશું જે કોઈપણ રીતે થશે તેથી અહીં આ ફર્સ્ટ ટર્મ 0 છે કારણ કે 0 દંડ થાય છે પછી અન્ય શબ્દ કે જેના વિશે મારે ચિંતા કરવાની છે તે નો ઇન્ટેગ્રલ છે તો આપણે ઇન્ટિગ્રલ વિશે શું કરી શકીએ અમે ફક્ત તેને ઇન્ટીગ્રેટ કરી શકીએ છીએ અમે જાણીએ છીએ કે આને કેવી રીતે ઇન્ટીગ્રેટ કરવો તે અમે લઈ શકીએ છીએ ભાગો દ્વારા ફર્સ્ટ ટર્મ ઇન્ટીગ્રેટ તરીકે લૉગ કરો તો આ જો હું ફક્ત અહીં આ શબ્દને જોવા દો ઠીક છે નહીં તો મારે દરેક વખતે કોન્સટન્ટ લખવાનું ચાલુ રાખવું પડશે તેથી આ ચોરસ કૌંસ શબ્દ હું અહીં લખી રહ્યો છું તેથી ફર્સ્ટ ટર્મ નો બીજા ફંક્શન રાઇટના ઇન્ટિગ્રલ દ્વારા ગુણાકાર તેથી હું આને ફર્સ્ટ ફંક્શન તરીકે અને આને ભાગો દ્વારા ઇન્ટીગ્રેટ માં બીજા ફંક્શન તરીકે લઈ રહ્યો છું તો બીજા ફંક્શનના ઇન્ટિગ્રલ વડે ગુણાકાર જેનું મૂલ્યાંકન 0 અને માઈનસ ઇન્ટિગ્રલ 0 ની વચ્ચે કરવામાં આવે છે અને ફર્સ્ટ ફંક્શનના ડેરિવેટિવ અધિકાર જે મને શું આપશે વિદ્યાર્થી 1 દ્વારા વડે ગુણાકાર કરીને k k રદ થશે હવે અહીં જે થાય છે તે ત્યાં છે શું આના બરાબર છે ચાલો આપણે અહીં સેકંડ ટર્મ જોઈએ સેકંડ ટર્મ 1 r ની રદ થવા જઈ રહી છે I શું થવાનું છે તેની સાથે ઇન્ટીગ્રેટ 0 બાકી રહેશે આ વ્યક્તિ આખરે 0 તરફ વલણ ધરાવશે મારી પાસે જે બાકી છે તે છે તેથી તે શબ્દ છે જેનું મૂલ્યાંકન 0 અને હું આ કાર્યનું મૂલ્યાંકન કેવી રીતે કરી શકું શું તમને આ મર્યાદાનું મૂલ્યાંકન કરવાની કોઈ રીતની યાદ અપાવવામાં આવે છે કારણ કે r 0 તરફ વળે છે L હોસ્પીટલનો રુલ યોગ્ય છે તેથી પહેલા મારે તેને 0 બાય 0 ફોર્મમાં જમણે મેળવવું પડશે તેથી હું તે કરી શકું છું જેથી આ યોગ્ય બને તેથી ક્યાં તો 0 દ્વારા મારો મતલબ અનંત બાય અનંત સ્વરૂપ ગમે તે રીતે યોગ્ય છે તેથી દરેક ટર્મ નું ડેરિવેટિવ તેથી ફર્સ્ટ ટર્મ બનશે સેકંડ ટર્મ મારો મતલબ બોટમ ટર્મ બનશે વિદ્યાર્થી r ક્યુબ ની બરાબર છે તો તેનું શું છે વિદ્યાર્થી 0 0 અને તે હશે તો તેનું યોગદાન શું છે એકંદરે 0 તેથી આ બધી સખત મહેનત ટર્મ b આપવા જઈ રહી છે ટર્મ b બરાબર 0 બરાબર છે તેથી મારો મતલબ એ છે કે આપણે ઘણા બધા પ્રકારમાંથી પસાર થયા છીએ મારો મતલબ છે કે આ મૂળભૂત રીતે ધોરણ 12માં ગણિતનો અધિકાર LHopitalનો રુલ અને ભાગો અને તે બધા દ્વારા ઇન્ટીગ્રેટ છે તેથી તે બહુ કોમ્પ્લેક્સ નથી પરંતુ માત્ર નોંધ લો કે શું થયું G એ તમારું ગ્રીનનું કાર્ય છે અમે ભૌતિક રીતે જોયું છે કે તેની સિંગયુંલારીટી 0 છે કારણ કે બેસેલ ફંક્શનમાં 0 પર જવાનું હતું તેમ છતાં ફંક્શન સિંગયુલર માં શું છે તે કાર્યનું ઇન્ટેગ્રલ અંગ વિદ્યાર્થી 0 આ કિસ્સામાં તેની સીમિત છે તેનો 0 છે તે ડેલ્ટા ફંક્શન ની જેમ જ છે ડેલ્ટા ફંક્શન સિંગયુંલારીટી પર અવ્યાખ્યાયિત છે પરંતુ તેનું ઇન્ટેગ્રલ મર્યાદિત છે સમાન વસ્તુ અહીં થઈ છે તેથી આગળ આપણે બાકીની શરતો જોઈશું અને તે બધાને એકસાથે મૂકીશું